સેવા ગુણવત્તા હેલો આ અઠવાડિયું 7 છે અને આપણું ત્રીજું સત્ર છે અને આ સત્રમાં અમે સેવા ગુણવત્તાના વિવિધ પાસાઓ અને સેવાની ગુણવત્તાના સંદર્ભમાં સેવાઓના સંચાલનમાં નવા મુદ્દાઓ પર નિષ્કર્ષ કરીશું છેલ્લા સત્રમાં મેં તમારી સાથે આ વિષય પર કેટલાક રસપ્રદ સંશોધનો શેર કર્યા અને આજે હું સેવાની ગુણવત્તાના સંચાલનના સંદર્ભમાં કેટલીક જાણીતી અને કેટલીક ઉભરતી પદ્ધતિઓ શેર કરીશ અને ત્યારબાદ આપણે સેવા પુનઃપ્રાપ્તિ પર જઈશું છેલ્લા સત્રમાં આપણે નિષ્ફળ સેવાની સ્થિતિની ચર્ચા કરી હતી જો તમે ગ્રાહકને તેમનો અસંતોષ વ્યક્ત કરવા માટે સમજાવવામાં સક્ષમ છો તો પુનઃપ્રાપ્તિ એ ખૂબ જ શક્તિશાળી બળ છે અને એક ગ્રાહક જે અસંતુષ્ટ છે અને સેવા પુનઃપ્રાપ્તિ વ્યૂહરચના દ્વારા સ્પષ્ટ છે અમારી પાસે તે ગ્રાહકને આનંદિત કરવા માટે આપણી પાસે આનંદના તબક્કાની સારી તક છે તે ગ્રાહક તમારા વકીલ બને તેવી શક્યતા વધુ છે જો તમે સેવા નિષ્ફળ થવા પર નિવારણના સારા પગલાં લીધા હોય તો તે રીતે જો તમને છેલ્લા સત્રના અંતે મેં ચર્ચા કરેલી અસાઇન્મેન્ટ યાદ હોય કે તે એક પ્રકારનો અદ્રશ્ય આશીર્વાદ છે તેથી અસંતુષ્ટ ગ્રાહક જેણે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે તે ગ્રાહકના સમર્થન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સંપત્તિ છે હવે સેવાની ગુણવત્તાના માપદંડોને વિવિધ લેખકો અને સંશોધકોએ જુદી જુદી રીતે જોયા છે પ્રોફેસર ગ્રોનરૂસ અને અન્યોએ કાર્યાત્મક ગુણવત્તા વિશે વાત કરી હતી તેનો અર્થ એ કે ગુણવત્તાના પાસાઓ જે છે અને પછી તેઓએ તકનીકી ગુણવત્તા વિશે વાત કરી તેથી કાર્યાત્મક ગુણવત્તા વધુ પરિણામલક્ષી ગુણવત્તા જેવી છે અને પછી ત્યાં પ્રક્રિયા લક્ષી ગુણવત્તા સમસ્યાઓ છે તેથી સેવા ગુણવત્તા માપદંડ ના નરમ પગલાં હશે તેનો અર્થ એ છે કે આ ખાસ કરીને સહાનુભૂતિ અથવા ખાતરી વગેરે સાથે સંબંધિત છે તેથી અહીં તે ખૂબ જ સરળતાથી ધ્યાનમાં આવતા નથી અને તમારે આ વિગતોની સમસ્યાઓ શોધવા માટે ગ્રાહકો તેમજ આગળના કર્મચારીઓ સાથે લાંબી વાતચીત કરવાની જરૂર છે તેથી SERVQUAL જે ગેપ તત્વજ્ઞાન પર આધારિત છે તે ગેપ મોડલનો ઉપયોગ કરીને SERVQUAL જે સેવાની ગુણવત્તા માટે છે તે પ્રશ્નાવલિનો એક ખૂબ જ શક્તિશાળી સમૂહ છે જે ગ્રાહકોના અસંતોષને અને અસંતોષના મૂળ કારણો દર્શાવવા માટે વિવિધ પ્રકારની સેવાઓ પર લાગુ કરી શકાય છે બીજી બાજુ પ્રક્રિયા સાથે સંબંધિત તકનીકી ક્ષેત્રમાં તમે કેટલાક સખત પગલાં લઈ શકો છો જેમ કે ઔદ્યોગિક એન્જિનિયરિંગ પગલાં જ્યાં તમે પ્રમાણદરને સુધારી શકો છો રાહ જોવાનો સમય ઘટાડી શકો છો કતારની લંબાઈ ઘટાડવી બિંદુથી બિંદુ સુધી ચેપી હિલચાલની સંખ્યામાં ઘટાડો તેથી આ સખત પગલાં છે જે સેવાની ગુણવત્તામાં પણ સુધારો કરી શકે છે આ એક રસપ્રદ ચાર્ટ છે જે તમને તુલનાત્મક અભ્યાસ આપે છે કે કેવા અલગ અલગ પ્રકારની પૂછપરછ મિકેનિઝમ્સથી ગ્રાહક પ્રતિસાદ એકત્રિત કરી શકાય તેથી આ ગ્રાહક પ્રતિસાદ એકત્રિત સાધનોની શક્તિ અને નબળાઈ છે તેથી અમારી પાસે સ્પર્ધકો સહિત કુલ બજાર સર્વેક્ષણ જેવી વસ્તુઓ છે જે કંપની સ્તરે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમ તમે અહીં જુઓ છો અમે આ વિવિધ પ્રકારનાં સંગ્રહ સાધનો લીધાં છે અને અમારી પાસે અહીં કંપની સ્તર પ્રક્રિયા સ્તર વ્યવહારો ના ચોક્કસ સ્તર કાર્યક્ષમ પ્રતિનિધિ અને વિશ્વસનીય સેવા પુનઃપ્રાપ્તિ માટે ક્ષમતા પ્રથમ અને શીખવાની અને ખર્ચ અસરકારકતા છે તેથી ઉદાહરણ તરીકે તમે અહીં જુઓ છો કે સેવા પ્રતિસાદ સંગ્રહ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમે અહીં કંપની સ્તરે વ્યાજબી રીતે સારો ઇનપુટ મેળવી શકો છો તમે અહીં પ્રક્રિયા સ્તર વ્યવહારોના ચોક્કસ સ્તરના સંદર્ભમાં ઉત્તમ પ્રતિસાદ મેળવી શકો છો અને ક્રિયાશીલ વિચારો ઉત્પન્ન થાય છે અને સેવા પુનઃપ્રાપ્તિની સંભાવના અહીં ઘણી વધારે છે તેથી સેવા પ્રતિસાદ જેની પાસે પૂરતા પ્રતિસાદ ફોર્મ્સ છે જે ગ્રાહકોને પ્રતિસાદ આપવા માટે સમજાવીને વિતરિત કરી શકાય છે તે તમારી સેવાને બહેતર બનાવવા માટે ખૂબ અસરકારક માર્ગ હશે તેવી જ રીતે બીજી વસ્તુ જેનો વારંવાર ઉપયોગ થાય છે તે છે રહસ્ય ખરીદી તેનો અર્થ એ છે કે ગુણવત્તા ઓડિટર્સ કોઈને મોકલશે અથવા સેવા કર્મચારીઓને તેમની હાજરી વિશે કહ્યા વિના પોતે જશે અને આ પ્રકારના પ્રતિસાદ વ્યવહારો ચોક્કસ નિષ્ફળતાઓ અને પગલાં લેવા યોગ્ય સુધારાઓને સમજવા માટે પણ ખૂબ સારા છે ફોકસ જૂથો એ અન્ય પ્રકાર છે જ્યાં તમે ખરેખર નક્કી કરેલા ગ્રાહકોના જૂથ સાથે મળો છો અને વ્યવહારોની ચોક્કસ નિષ્ફળતાઓ અને તે નિષ્ફળતાઓની કાળજી લેવા માટે લેવામાં આવતી ક્રિયાઓ શોધવાની આ ખૂબ જ સારી રીત છે તેથી તમારી પાસે તમારા ડાઉનલોડ કરી શકાય તેવા PPTમાં આ ચાર્ટ હશે અને તમારે આનો વધુ ઊંડાણમાં અભ્યાસ કરવો જોઈએ અને તમારા કિસ્સામાં તમારા વ્યવસાયમાં સાધનોનું કયું સંયોજન સૌથી વધુ અનુકૂળ રહેશે તે જોવું જોઈએ અને તમે તેને લાગુ કરી શકો છો અને કેટલાક કેસોમાં જેમ કે ફેડરલ એક્સપ્રેસે આ કર્યું છે ફરીથી તમે આના પર સારો લેખ શોધી શકો છો કે ફેડરલ એક્સપ્રેસમાં સેવાની નિષ્ફળતાની તમામ વિવિધ પ્રકારની ઘટનાઓ અથવા ગ્રાહકના સંપર્કના નિર્ણાયક મુદ્દાઓ અથવા નિર્ણાયક ટચ પોઈન્ટનો સમાવેશ થાય છે અને તેના આધારે તેઓએ આનો વિકાસ કર્યો જેને તેઓ સેવા ગુણવત્તા સૂચક કહે છે તેથી તે તમામ મુખ્ય પ્રવૃત્તિઓને સ્વીકારે છે જે ગ્રાહક પર અસર કરે છે અને તેના આધારે પછી કેટલાક નિયંત્રણ ચાર્ટ અને કેટલાક આંકડાકીય સાધનોનો ઉપયોગ કરીને તમે સંયુક્ત અનુક્રમણિકા બનાવી શકો છો તેથી ફેડરલ એક્સપ્રેસે કુરિયર સેવામાં આવું કર્યું હતું તેના કરતાં તે બદલાશે અને તે પ્રકારની તર્કશાસ્ત્ર સંબંધિત સેવાઓ ફેડરલ એક્સપ્રેસ સેવા ગુણવત્તા ઇન્ડેક્સ એક ઉત્તમ મોડલ બની શકે છે પરંતુ દેખીતી રીતે જો તમે હેલ્થકેર ઓપરેશન જોઈ રહ્યા હોવ તો અરવિંદ આઈ કેર ફેડરલ એક્સપ્રેસ સેવા ગુણવત્તા ઈન્ડેક્સનો ઉપયોગ કરી શકશે નહીં તેઓએ પોતાનો વિકાસ કરવો પડશે તેથી નિર્ણાયક ટચ પોઈન્ટ્સ નિર્ણાયક નિષ્ફળતા પોઈન્ટ્સ લો યાદ છે આપણે FMEA ફેઈલર મોડ ઈફેક્ટ એનાલિસિસ વિશે ચર્ચા કરી હતી તે પ્રકારની તકનીકનો ઉપયોગ કરીને તમે તે નિર્ણાયક નિષ્ફળતા બિંદુઓને ઓળખી શકો છો અને તેનો ઉપયોગ કરીને ગુણવત્તાનું સ્વીકાર્ય સ્તર શું છે વગેરે તમે આ અનુક્રમણિકા વિકસાવી શકો છો અહીં એક પ્રકારનો સમાન કેસ છે આ તમે ફ્લાઇટના પ્રસ્થાનને ટ્રૅક કરી શકો છો આ એરલાઇન માટે છે તેથી ફ્લાઈટ્સ શેડ્યૂલની 15 મિનિટની અંદર પ્રસ્થાન કરે છે અને તમે ખરેખર ડેટા એકત્રિત કરી શકો છો આ તે છે જે તમે અહીં જોઈ શકો છો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ પછી તે એકત્રિત કરવામાં આવ્યું છે અને તે દર્શાવે છે કે તે લગભગ ક્યાંક 90 ટકા થી ઉપર જઈ રહ્યું છે અને તે સતત વધી રહ્યો છે અને પછી તમે વિશ્લેષણ કરી શકો છો કે આ 80 ટકા કરતા પણ ઓછા તબક્કામાં અગાઉ શું ખર્ચ થયો અને આ સુધારાઓ શાને કારણે થયા અને પછી તમે તેને તમારા વ્યવસાય માટે શ્રેષ્ઠ પ્રેક્ટિસ મેન્યુઅલમાં સમાવિષ્ટ કરવાનો પ્રયાસ કરો હું હવે ચર્ચા કરવા જઈ રહ્યો છું ત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ સાધનો કે જેનો આપણે સેવા વ્યવસાયમાં ઉપયોગ કરીએ છીએ પ્રથમ એક ફિશબોન ડાયાગ્રામ કહેવાય છે ફિશબોન ડાયાગ્રામ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે માછલી જેવો દેખાય છે જે તમે અહીં જોઈ શકો છો પૂંછડી અને આ એક પ્રકારનું માથું છે તેથી તે માછલી જેવું લાગે છે તે શું કરે છે મૂળભૂત રીતે જો પ્રસ્થાન વિલંબિત થાય છે તો તમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છો કે આ અગાઉના ડાયાગ્રામમાં કેટલો ખર્ચ થયો છે સમયનો સંદર્ભ લો 0943 જે અમે જોયું છે કે આ વિલંબની કિંમત 80 ટકા કરતાં ઓછી ફ્લાઈટ્સ સમયસર અથવા શેડ્યૂલની 15 મિનિટની અંદર હતી અને પછી તમે વાસ્તવમાં ગ્રાહકો પાસેથી પાછળથી ફોર્મ શરૂ કરો છો તેથી મોડા પહોંચો ગ્રાહકો મોડા પહોંચે છે ત્યાં ટિકિટ કાઉન્ટર ઓવરસાઈઝ બેગને બાયપાસ કરે અને ત્યાં છે તેથી આ સામાન્ય રીતે પરિબળો છે જે તમારા નિયંત્રણમાં છે અને આ પરિબળો હોઈ શકે છે જે તમારા નિયંત્રણમાં નથી તેથી ગ્રાહકો પછી આપણે સુવિધાઓ જોઈએ છીએ તેથી આ બધા કારણો છે જે વિલંબિત પ્રસ્થાન તરફ દોરી રહ્યા છે તેથી સાધનોની નિષ્ફળતા અથવા સુવિધા સંબંધિત નિષ્ફળતા તેનો અર્થ એ કે એરક્રાફ્ટ ગેટ પર મોડું પહોંચ્યું દરવાજો અમુક પ્રકારની યાંત્રિક નિષ્ફળતાને કારણે બંધ કરવામાં આવ્યો હતો તેથી તમામ વિવિધ ઉદાહરણો નોંધવામાં આવે છે અને તે આ ચાર્ટ પર મૂકવામાં આવે છે તેથી આ પણ તમે સરળતાથી જોઈ શકો છો આ એક પ્રકારનું ખર્ચ અસર વિશ્લેષણ છે તેથી અમે આ અસરનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે પ્રસ્થાનમાં વિલંબિત છે અને અમે તમામ મૂળ કારણો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે આખરે આ પ્રસ્થાનમાં પરિણમ્યું અને તે એ પણ બતાવે છે કે મોટાભાગના સેવા વ્યવસાયોમાં આ એક પ્રકારનું ખર્ચ અસર વિશ્લેષણ અથવા મૂળ કારણ વિશ્લેષણ છે તમે ખરેખર સામાજિક તકનીકી પરિબળોનો અભ્યાસ કરશો તેથી કેટલાક પરિબળો હશે જેમ કે ગ્રાહક મોડા પહોંચે છે જે માનવ પરિબળ હશે યાંત્રિક નિષ્ફળતા જેવા કેટલાક પરિબળ હશે જે તકનીકી નિષ્ફળતા હશે કેટલીક નિષ્ફળતા હશે જે ગેટ પરના લોકોની અક્ષમતા અથવા નિમ્ન સ્તરની કામગીરી છે સેવા પ્રદાતાએ ગેટ સેટ કર્યો છે પરંતુ વિલંબિત પ્રક્રિયાના સંદર્ભમાં કેટલીક ખૂબ જ તકનીકી સમસ્યાઓ હોઈ શકે છે કોમ્પ્યુટર સિસ્ટમમાં જે ફ્લાઇટની અંદરની ફ્લાઇટ સીટ ફાળવણી વગેરે દ્વારા ફ્લાઇટની નવી સ્થિતિ દર્શાવે છે જો તે અદ્યતન નથી જો તે પર્યાપ્ત ઝડપી નથી તો તમારે ચેક ઇન પ્રક્રિયામાં વિલંબ થશે મને ખાતરી છે કે તમારામાંથી ઘણાને આનો અનુભવ થયો હશે કે લાઇન ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે કારણ કે ચેક ઇન એજન્ટ તે દરેક ગ્રાહકને એટલી ઝડપથી પ્રક્રિયા કરવામાં સક્ષમ નથી તેથી એકવાર તમે આ કરી લો તેના આધારે તમે સિસ્ટમો વિકસાવી શકો છો ત્યારે તમે ખરેખર આમાંથી દૂર કરી શકો છો જેમ કે તમે હમણાં ઉદાહરણ તરીકે જાણો છો વેબ ચેકિંગ અથવા ટેલિફોન ચેકિંગ તે સમયસર ચેકમાં વિલંબ માટે વળતર આપે છે અને તેથી તે કતારની લંબાઈ ઘટાડે છે અને જો એકંદર સિસ્ટમ સુસ્ત હોય તો પણ કારણ કે સંપૂર્ણ એરલાઇન્સ બુકિંગ સિસ્ટમ બદલવી એ ખૂબ જ મોટું કામ છે ખૂબ ખર્ચાળ છે પરંતુ તમે પૂરક ક્રિયાઓ કરી શકો છો ઘણીવાર તમે આ પરિબળોનું ધ્યાન રાખો છો તમે આ ફિશબોન ચાર્ટમાંથી શોધી કાઢ્યા પછી અથવા કિંમત જે અલગ અલગ બાબતોના મૂળ કારણ વિશ્લેષણને અસર કરે છે જેના કારણે વિવિધ સમયે પ્રસ્થાનમાં વિલંબ થાય છે પછી તમે ખરેખર તેમને આના જેવા પાઇ ચાર્ટ પર મૂકી શકો છો તેથી જો તમે જુઓ કે આ અમેરિકન એરલાઇન્સની પરિસ્થિતિમાંથી એકત્રિત કરવામાં આવ્યું છે તો આ નેવાર્ક છે આ શિકાગો છે આ વોશિંગ્ટન નેશનલ છે અને તેમ છતાં દરેક પોઈન્ટ જેવા કે નેવાર્ક ખાતે 23 1 ટકા વિલંબ મોડા મુસાફરોને કારણે થયો હતો પછી શિકાગોના કિસ્સામાં 53 3 ટકા વિલંબ મોડા મુસાફરોના વિલંબને કારણે ખર્ચ થયો હતો વોશિંગ્ટનના કિસ્સામાં 33 3 ટકા મુસાફરો મોડા પહોંચવાના કારણે હતા બીજા રાહ જોવામાં પાછળ ખેંચાય છે બળતણની રાહ જોવી મોડી સફાઈ અથવા કેબિન પુરવઠો વગેરે પરંતુ તમે ધ્યાનથી જોશો સમયનો સંદર્ભ લો 1401 પાઈ ચાર્ટ બતાવે છે કે વિલંબનું મુખ્ય કારણ મુસાફરોનું મોડા આગમન છે પછી દેખીતી રીતે તમે અનુરૂપ પગલાં લઈ શકો છો હું તમારી સાથે કાનો મોડલ વિશે ચર્ચા કરી રહ્યો હતો અને હું તમારી સાથે એ વિશે વાત કરી રહ્યો હતો કે એવા કેટલાક પરિબળો છે જે અસંતોષનું કારણ બને છે પરંતુ ચોક્કસ મર્યાદા બહાર ની હાજરી સંતોષ પ્રકારની સંતૃપ્તિને વધારશે નહીં એ જ રીતે પોતે એક સમાન સંતૃપ્ત ગ્રાફ ધરાવે છે પરંતુ આનો ઉપયોગ એક અલગ હેતુ માટે થઈ રહ્યો છે અહીં તે બતાવે છે કે સેવાની વિશ્વસનીયતા અને સેવાને વિશ્વસનીય બનાવવા માટે તમારા રોકાણ વચ્ચેનો ગ્રાફ દોરે છે દેખીતી રીતે તમે 100 ટકા વિશ્વસનીયતા પ્રાપ્ત કરવાનું પસંદ કરો છો પરંતુ જેમ તમે જુઓ છો ત્યાં સામાન્ય રીતે ઓછા લટકતા ફળો હોય છે જ્યાં તેની કિંમત ઓછી હોય છે અને તેમાં ઘણો મોટો સુધારો કરી શકાય છે સંદર્ભ સમય 1507 તેથી ફક્ત ગ્રાહકોને કૉલ કરવા તેમને ચેક ઇન ટાઇમ વિશે એસએમએસ મોકલીને કયા ગ્રાહકોએ હજી સુધી ચેક ઇન કર્યું નથી અને કેટલાક ઑનલાઇન ટેલિફોન પર તેમની સાથે તાત્કાલિક સંપર્ક કરવા માટેની કેટલીક ટેલિફોન આધારિત સિસ્ટમ બનાવવી વસ્તુઓની આ અછત અને એ પણ હોઈ શકે કે ચેક ઇન માર્જિનને 1 કલાકથી 1 અને અડધા કલાકમાં બદલીને સરળતાથી થઈ શકે છે તેથી એક નાનો ખર્ચ મોટો સુધારો કરી શકે છે કારણ કે મુસાફરોનું મોડા આગમન આ 23 ટકા અથવા 33 ટકા વિલંબ ખર્ચ હતો પરંતુ પછી જેમ જેમ તમે આગળ વધો છો તેમ આ ગ્રાફ સંતૃપ્ત થાય છે તેથી ત્યાં નાના ખર્ચ સાથે મોટા સુધારાઓ છે પરંતુ અહીં વિપરીત પરિસ્થિતિ છે કે અહીં મોટા ખર્ચના રોકાણ છતાં નાના સુધારાઓ તમને થશે તેથી તે અમને અન્ય મહત્વપૂર્ણ સાધન તરફ લાવે છે જે પેરેટો ચાર્ટ છે જેને ઘણીવાર 80 20 નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય છે કે 80 ટકા વિલંબ એ 80 ટકા નિષ્ફળતાઓ હોઈ શકે છે 80 ટકા અસંતોષના કારણો 20 ટકા પરિબળો દ્વારા સમજાવી શકાય છે તેથી દેખીતી રીતે આપણે આ 20 ટકા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ 20 ટકા સમૂહમાં કયા પરિબળો છે તે જાણવાની મુશ્કેલીઓ અને તે આ પ્રકારના મૂળ કારણ વિશ્લેષણ અથવા ફિશબોન ડાયાગ્રામ પ્રકારના ચાર્ટ દ્વારા શોધી શકાય છે અને પછી થોડી વધુ આંકડાકીય શોધ કરી રહ્યા છીએ તેથી આ તે રેખાકૃતિ છે જેની સાથે હું આજે સમાપ્ત કરીશ અને અમે આગળનું સત્ર લઈશું જે સેવા પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા છે જે ગ્રાહક સમર્થન બનાવવા માટે સેવા વ્યવસ્થાપનની મુખ્ય પ્રક્રિયા છે તેથી જેમ કે તે અહીં દર્શાવે છે કે અમારો અંતિમ ધ્યેય વફાદારી ગ્રાહક સંતોષ જાળવી રાખવાનો છે અને હું સતત સમર્થન ઉમેરી રહ્યો છું આ તબક્કે પહોંચવા માટે અમને સેવા પુનઃપ્રાપ્તિની જરૂર છે પછી વધુ અનુસરણ સેવા પુનઃપ્રાપ્તિ પર છે અમને મનોવૈજ્ઞાનિક પરિબળો તેમજ મૂર્ત ઇનપુટ્સની જરૂર છે અને અમે નિષ્ફળતાના સામાજિક તકનીકી કારણો અને સેવા પુનઃપ્રાપ્તિ માટે સામાજિક તકનીકી સિસ્ટમો ની વધુ ચર્ચા કરીશું તેથી આગામી બે સત્રો માટે આ અમારો વિષય હશે આજે અમે સેવાની ગુણવત્તા પરના ત્રણ સત્રો પૂરા કરીએ છીએ તે સેવાઓના વ્યવસાયમાં મહત્વ ધરાવે છે અને પરિબળોના વિવિધ વર્ગો સેવાની ગુણવત્તામાં ફાળો આપે છે